આ લેકચરમાં આપનું સ્વાગત છે હવે આપણે એન્ટેનાantennasતરંગગ્રાહકના વિવિધ પાયાના પરિમાણો જોયા છે આજે આપણે ખરેખર ઉપયોગી એન્ટેના જોશું એલિમેન્ટલ એન્ટેના આપણે પહેલા જ જોઈ લીધું છે જે હર્ટઝિયન ડાયપોલ અથવા કરન્ટ એલીમેન્ટcurrent elementપ્રવાહ તત્વ છે પરંતુ આપણે તે સમયે જોયુ છે કે ઘણા કારણોસર પ્રવાહ તત્વ વ્યવહારિક એન્ટેના નથી એક તે હતું કે તેની લંબાઈ અનંત દશાંશ છે તેથી તે ખૂબ નાનું છે અને તે માટે આપણે જોયું છે કે રેડીયેશન અવરોધ ખૂબ જ નાનો છે તેથી જો આપણે મોટા પ્રમાણમાં વિકિરણ પાવર ઇચ્છતા હોય તો આપણે એન્ટેનામાં એક વિશાળ પ્રવાહ રાખવાની જરૂર છે જે વ્યવહારિક નથી આ ઉપરાંત આપણે જોયું છે કે પ્રવાહ તત્વમાં પ્રવાહ અચળ રહે છે હવે તે કોઈ ભૌતિક અંદાજ નથી કારણ કે જો આપણે એન્ટેનાની કોઈપણ લંબાઈ પર નજર કરીએ અને જો પ્રવાહ અચળ હોય તેનો અર્થ એ છે કે અંતિમ બિંદુઓ પર પણ પ્રવાહ શૂન્ય નથી પરંતુ તે પછી તરત જ ખાલી જગ્યા છે તેથી કન્ડકશન પ્રવાહconduction currentવહન પ્રવાહ ત્યાં હાજર હોઈ શકે નહી તો તે પ્રવાહ ક્યાં જાય છે હવે આપણે જાણીએ છીએ કે તે કન્ડકશન પ્રવાહને સ્થાનાંતરિત પ્રવાહમાં રૂપાંતરિત કરવામાં આવે છે પરંતુ જો આપણે ધારીએ કે ત્યાં એક જ પ્રવાહ છે તો ત્યાં એક તીવ્ર વિસંગતતા છે તેથી વ્યવહારિક વસ્તુ હોવી શક્ય નથી પરંતુ આપણે પહેલેથી જ નોંધ્યું છે કે પ્રવાહ તત્વ એન્ટેનાનું સોંપાયેલ બળ છે તે તમામ ગુણધર્મો બતાવે છે જેમ કે અન્ય કોઈપણ જટિલ એન્ટેનામાં ખાસ કરીને દૂર ક્ષેત્રની રચના અન્ય વિવિધ ગુણધર્મો વગેરે તેથી જ આપણે જોયું છે કે આજે આપણે ખરેખર ઉપયોગી વાયર એન્ટેના જોશું પહેલા આપણે વાયર એન્ટેનાથી પ્રારંભ કરી રહ્યા છીએ જે વાયર રચનાના પ્રકાર માટે વાયર છે તેનો અર્થ એ કે તેની પાસે લંબાઈ છે અને આદર્શ રીતે તેની પહોળાઈ નથી તેથી આજે આપણે એક પછી એક આવા 2 ઉદાહરણો જોશું પ્રથમ તમે દૃશ્ય ગ્રાફમાં જોઈ શકો છો Refer Slide Time 0257 તો પ્રથમ આપણે ડાયપોલ એન્ટેનાdipole antennaદ્વિધ્રુવી એન્ટેના જોશું દરેક જગ્યાએ તમે જોશો તો આ ડાયપોલ એન્ટેના હોય છે તે ખૂબ જ ઉપયોગી છે અને તે ખૂબ જ લોકપ્રિય છે તેથી તે લંબાઈ l છે તેથી તે સપ્રમાણ છે તેમાં એવા બે ભાગો છે જે દરેક ભાગ l2 હોય છે જેને એન્ટેનાના ધ્રુવો કહેવામાં આવે છે તેથી આ ઉપલા ધ્રુવ છે અને આ નીચલા ધ્રુવ છે અને તેમની વચ્ચે એક સ્ત્રોત AC સ્રોત છે AC વોલ્ટેજ સ્રોત છે જે ત્યાં બે એન્ટેનાની વચ્ચે છે અને આ દ્વિધ્રુવીય સંરચના છે હવે કેટલીકવાર ખાસ કરીને નીચી આવૃત્તિમાં જો આ લંબાઈ એકદમ ઊચી હોય અને જો આ પ્રકારની ઊચી લંબાઈ માન્ય ન હોય તો આ ડાયપોલ એન્ટેનાની એક બીજી પણ એક વિવિધતા છે જેને મોનોપોલ એન્ટેનાmonopole antennaએકધ્રુવી એન્ટેના કહેવામાં આવે છે તેથી આ કિસ્સામાં ત્યાં સ્રોત છે અને સ્રોતમાંથી ત્યાં એક જ ધ્રુવ છે ઉપલા ધ્રુવ છે અને ત્યાં નીચલા ધ્રુવ નથી તેથી તેઓ તેને કેવી રીતે બનાવશે તેથી ત્યાં અનંત જમીન સમતલ હોવું જોઈએ તેથી ઈમેજ સિદ્ધાંત દ્વારા તે ડાયપોલ છે તેથી જો આપણે અહીં જમીન સમતલ મૂકીએ છીએ તો પછી આપણે નીચલા ધ્રુવની જરૂર નથી તેથી આને h ઉંચાઈનો મોનોપોલ એન્ટેના કહેવામાં આવે છે તેથી આજે આપણે આ બંને રચનાઓ વિશે વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીશું પ્રથમ આપણે ડાયપોલથી શરૂ કરીશું હવે ડાયપોલના કિસ્સામાં વિશ્લેષણ કેવી રીતે કરવું દેખીતી રીતે પહેલા આપણે નોંધ કરીશું કે કોઈપણ એન્ટેના માટે જો આપણે તે ક્ષેત્રમાં થયેલ વિકિરણ શોધવા માંગીએ છીએ તો આપણે પ્રવાહ વિતરણ શોધવુ પડે છે કારણ કે મેક્સવેલના સમીકરણો ઉકેલીને પ્રવાહ વિતરણમાંથી આપણે ક્ષેત્રો શોધી શકીએ છીએ હવે આ માટે તેનો અર્થ એ છે કે પ્રથમ કાર્ય એન્ટેના પર વહી રહેલો કન્ડકશન પ્રવાહ શું છે તે શોધવાનું હશે હવે અહીં આપણે અનુમાન લગાવવું પડશે કે તમે જુઓ છો કે તે લાંબી એન્ટેના છે તો એન્ટેના આના જેવી છે તેથી આપણે જાણીએ છીએ કે ભૌતિક રીતે પ્રવાહ ખરેખર આપણે અહીં આપીએ છીએ તેનો અર્થ એ કે પ્રવાહ અહીં મહત્તમ હોઈ શકે છે પરંતુ તે અંતમાં શૂન્ય થવું જોઈએ તેથી તેની રચના શું હોઈ શકે તે સમજવા માટે આપણે ટ્રાન્સમિશન લાઇનtransmission lineપ્રસારણ રેખાની મદદ લઈએ કારણ કે આપણે પહેલાથી ટ્રાન્સમિશન લાઈન જોઇ લીધી છે તો ચાલો આપણે એક ટ્રાન્સમિશન લાઇન જોઈએ જે ફેડ અને ઓપન અને ઓપન સર્કિટ ટ્રાન્સમિશન લાઇનopen circuit transmission lineખુલ્લો પરિપથ પ્રસારણ રેખા છે તેથી આપણે EM સિદ્ધાંતના વર્ગોમાં પહેલેથી જ જોયું છે કે ટ્રાન્સમિશન લાઇનમાં જો મારી પાસે પ્રવાહ I હોય તો દેખીતી રીતે અહીં રેડિયેશન થઈ રહ્યું છે તેથી આ કન્ડકશન પ્રવાહ એ સ્થાનાંતરિત પ્રવાહમાં રૂપાંતરિત થાય છે અને વળતો પ્રવાહ આના જેવો છે અને આ પ્રવાહ વિતરણ કેવી રીતે કરવામાં આવે છે તે આપણે જાણીએ છીએ કારણ કે આ એક ખુલ્લો પરિપથ છે તેથી અહીં પ્રવાહ શૂન્ય હોવો જોઈએ વોલ્ટેજ મહત્તમ છે તેથી પ્રવાહ અહીં ન્યૂનતમ છે એનો અર્થ એ છે કે આપણી પાસે આવું વિતરણ છે અને તે આપણે ક્યાં કિસ્સામાં જોયું હતું તે તમે વિચારો તેથી તમે દ્રશ્ય ગ્રાફમાં જોઈ શકો છો કે પ્રવાહ વિતરણ હું મુકું તો તેનો અર્થ એ છે કે જો Iના ફંક્શન તરીકે મુકું તો તે સિનુસાઇડલ જેવું કંઈક છે હવે માનો કે હું આ બંને ટ્રાન્સમિશન લાઈનને બદલુ છું તો ત્યાં આંતરિક ખૂણો અથવા તેમનો ફ્લેરflareજ્વાળા વધી શકે છે તો પછી એ પણ વાજબી છે કે ભૌતિક રીતે કંઈપણ બદલાતું નથી તેથી પ્રવાહ વિતરણ આના જેવું કંઈક હશે કારણ કે આપણે જે તર્કથી કહીએ છીએ કે તે અહીં શૂન્ય હોવું જોઈએ જે હજી બાકી છે અને પછી જો આપણે તેને આ રીતે સીધા બનાવીએ તો પણ આ પ્રવાહ વિતરણ હોવું જોઈએ અને લોકોએ પણ માપ્યું છે અને શોધી કાઢયું છે કે લાંબી ડાયપોલ એન્ટેના પર પ્રવાહ ખરેખર આના જેવું કંઈક છે અને અંતે તે શૂન્ય પર જાય છે એટલે કે બે ધ્રુવોના બે છેડા પર તે શૂન્ય થાય છે અને વચ્ચે એક સાયનોસાઇડલ વિતરણ છે તેથી આપણે હવે કહી શકીએ કે અહીં પ્રવાહ વિતરણ શું છે તે આપણે જાણીએ છીએ અને તેમાંથી આપણે ઉકેલ કરી શકીએ છીએ તેનો અર્થ એ કે જો હું પ્રવાહ વિતરણને આપણે પહેલા વર્ગોમાં જોયેલા મેક્સવેલના સમીકરણ દ્વારા જાણું છું કે વેક્ટર પોટેન્શિયલ મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ કેવી રીતે લખવું અને તેમાંથી આપણે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે શોધી શકીએ પરંતુ જો તમે એ કરવા માંગો છો કે જે આપણે પ્રવાહ તત્વ માટે કર્યું છે પરંતુ આ કિસ્સામાં જો તમે તે કરવા માંગતા હોવ તો તે એક મુશ્કેલ કાર્ય હશે ત્યાં કેટલાક સંકલન હશે જે આપણે માત્ર કરી શક્યા તેથી આપણે એક સરળ મૂળ લઈશું આપણે પહેલેથી જ કહ્યું છે કે આપણને મુખ્યત્વે એન્ટેનાના દૂરના ક્ષેત્રમાં રસ છે તેથી આપણે કહી શકીએ કે એન્ટેનાના દૂરના ક્ષેત્રમાં જો આપણને રસ છે તો પછી આપણે શું કરીશું ખરેખર આપણે તેને વિભાજીત કરીશું ધારો કે કે આ પ્રવાહ વિતરણ છે હવે આપણે આ આખા ડાયપોલને dz લંબાઈના નાના નાના અનંત પ્રવાહ તત્વમાં વિભાજીત કરીશું તેથી નાના નાના પ્રવાહ તત્વ બનશે તેનો અર્થ એ છે કે અહીં જો આપણે કહીએ કે આપણે તેને વિભાજીત કરીશું માની લો કે આ એક પ્રવાહ તત્વ છે આ બીજું પ્રવાહ તત્વ છે આ અન્ય પ્રવાહ તત્વ છે તો આ એક આના જેવું જ છે અને અહીં પણ આપણે તે બનાવીશું હવે હું પ્રવાહ વિતરણ જાણું છું તેથી હું અહીંની કિંમત જાણું છું તેથી ધારો કે આ બે વચ્ચે અહીં પ્રવાહ વિતરણ હતું આ એક માટે હું માનુ છુ કે આ અચળ મૂલ્ય છે એ જ રીતે હવે પછીના માટે હું ધારીશ કે આ અચળ પ્રવાહ મૂલ્ય છે અને પછી હું આ બધા પ્રવાહ તત્વો પર જાવ છુ તેથી આ વ્યક્તિગત પ્રવાહ તત્વ છે હવે હું પરિણામ જાણું છું કે બિંદુ P થી અંતર આપણે ફરીથી વ્યૂ ગ્રાફ પર જોઈ શકીએ છીએ તો આ બિંદુ પર ક્ષેત્ર શુ છે ઓછામાં ઓછા P માટે તે દૂરના ક્ષેત્રમાં છે અહીં દુરનુ ક્ષેત્ર શું છે તે મને ખબર છે હવે હું પછીના એક પર જઈ શકું છું અને તેથી અહીંનું કુલ ક્ષેત્ર આ બધા ક્ષેત્રોનું સુપરપોઝિશન હશે તેથી તેનો અર્થ એ છે કે મૂળભૂત રીતે આ આખા લાંબા ડાયપોલને હું તેની લંબાઈ સુધી વિતરણ કરેલા પ્રવાહ તત્વોમાં વિભાજીત કરી શકું છુ અને દરેક પ્રવાહ તત્વ પાસે પ્રવાહ મૂલ્ય હશે જે હું ધારેલ પ્રવાહ વિતરણ દ્વારા જાણું છું પછી હું તમને બિંદુ P પર ક્ષેત્ર શોધવાનું કહીશ પછી મારી પાસે તે ક્ષેત્રોની એક સુપરપોઝિશન હશે અને પછી હું શોધી કાઢીશ તેથી તે કરવા માટે આપણે ફક્ત આપણી કેટલીક પરિભાષામાં ફેરફાર કરવાની જરૂર છે એક વસ્તુ હવે તમે જોશો કે જે આપણી પાસે વેક્ટર સ્ફેરીકલ કો ઓર્ડીનેટમાં હોવી જ જોશે ખરેખર આ સ્રોતનું સ્થાન સ્રોતનું કેન્દ્ર છે જે આપણા કોઓર્ડિનેટ ગોળાકાર કોઓર્ડિનેટ પ્રણાલીનું કેન્દ્ર હશે P એક બિંદુ છે જે rθϕ દ્વારા લાક્ષણિક કરવામાં આવશે તેથી Pમાં r એ ત્રિજ્યા વેક્ટર હશે પછી θ એ ખૂણો હશે અને પછી અઝીમુથ ϕ હશે એ જ રીતે z અંતરે પ્રવાહ તત્વ પરંતુ કોઓર્ડિનેટ dz' માટે તેમાં ત્રિજ્યા વેક્ટર r' હશે એનો અર્થ એ કે તે ડેશ અથવા પ્રાઈમ કોઓર્ડિનેટ્સ r' છે અને ખૂણો θ' છે અને z કોઓર્ડિનેટ z' છે તેથી હવે હું લખી શકું છુ કે પ્રવાહ વિતરણ IZ'Im sin ૦ l2 Z જ્યાં 0Z'l2 છે કારણ કે તમે કોઈપણ એન્ટેના માટે પ્રવાહ જોશો તો તેમાં બે ધ્રુવો છે બે પ્રવાહો કે જેઓ આ વિક્લિત મોડ્સ ધરાવતા હશે તેથી જ આપણે તેને બે ધ્રુવોમાં વિભાજીત કરવાની જરૂર છે તો અહીં તે l2 Z છે અને અહી તે l2Z છે જો તમે તે કરો છો તો તમે જુઓ કે કેન્દ્રમાં જે વસ્તુ છે તે Z0 છે તેથી આ વસ્તુ મહત્તમ થશે અહીં કેટલાક આધાર રાખીને a ની લંબાઈ શું છે તેથી તેની પાસે અહીં કેટલાક શૂન્ય સિવાઈના મૂલ્ય છે પરંતુ અંતે Z l2 જ છે તેથી sin00 હશે તેથી બંને કિસ્સાઓમાં પ્રવાહ અંતમાં 0 પર જાય છે અને તેનું કેટલાક અન્ય વિતરણ અહીં સાઈનુસોઈડલ રીતે વિતરિત થાય છે તેથી એકવાર આપણે આ લખીશું તેથી પછી આપણી પાસે દૂરના ક્ષેત્રનો અંદાજ હોઈ શકે છે અને આપણે જોશું કે આ અંતરે બિંદુ P છે તેથી તે પૂરતું દૂર છે એનો અર્થ એ કે Z કરતા r ખૂબ મોટો છે તે કિસ્સામાં r અને r' બંને સમાંતર છે અને r અને r' લગભગ સમાન છે તેથી તે સમાંતર છે અને જો હું ખૂબ જ ક્ષણિક રીતે r' ને વ્યક્ત કરવા માંગુ છું તો હું r Z'cosθ લખી શકું છું તેથી r' એ r Z'cosθ હશે હવે આપણે જોયું છે કે જ્યારે આપણે સુપરપોઝિશન કરીશું ત્યારે આપણને આ વસ્તુઓની જરૂર છે અને આપણે શું કરીશું હવે આપણે લખી શકીએ કે પ્રવાહ તત્વોમાંના દરેક માટે દુરના ક્ષેત્ર શુ હશે તેથી એક માટે બતાવ્યુ છે તેના માટે હું લખી શકું છું કે આપણે જાણીએ છીએ તે દૂરનું ક્ષેત્ર શું હશે અને દૂરના ક્ષેત્રમાં આપણી પાસે ફક્ત વિદ્યુતીય ક્ષેત્રનો θ ઘટક છે તેથી હું લખી શકું છું કે dZ' ને કારણે dE ઘટક કે જે આના દ્વારા આપવામાં આવશે ફક્ત તમે તમારા પ્રવાહ તત્વના વલણનો સંદર્ભ લઈ શકો છો ત્યાં આપણે તારણ કાઢયું છે કે આ કિસ્સામાં IZ' એ પ્રવાહ છે અને ત્યાં sinθ રેડીયેશન છે ત્યાં 1r વિવિધતા એ e j૦rdz છે તેથી આ પ્રવાહ છે અને આ બિંદુ પરનું E ક્ષેત્ર છે તેથી આ બિંદુ છે તેથી P પર આ dE છે અને તે θની દિશામાં લક્ષી છે અને આ તેનું મૂલ્ય છે હવે અહીં તમે જુઓ છો કે જુદા જુદા બિંદુમાં જુદા જુદા r' હશે હવે આપણે જાણીએ છીએ કે છેદમાં આપણે P ખૂબ દૂર હોવાથી P એ દૂરના ક્ષેત્રમાં છે અને r અને r' તે બધા સમાન છે પરંતુ આપણે અહીં ફેઝphaseબાજુના ભાગમાં આ કરી શકતા નથી કારણ કે તે ખૂબ જ સંવેદનશીલ છે અને ખરેખર તે માત્ર r' જ નથી તે β૦r' છે તેથી આપણે જાણીએ છીએ કે આપણે એક ઉદાહરણ લઈ શકીએ મૂળભૂત રીતે આપણે આ ફેઝ પદને e j૦r તરીકે લખી શકીએ આ ખૂણો છે જે ૦ એટલે કે 2πr૦ છે તો ચાલો માની લઈએ કે આ r એ 1000 મીટર છે ચાલો આપણે r' ને 1000 5મીટર લઈએ એનો અર્થ એ છે કે અન્ય એક બિંદુથી તે ફક્ત 50 સેન્ટિમીટર દૂર છે અને ચાલો કહીએ કે ઓપરેશનની આવૃતિ 300 મેગાહર્ટઝ છે તેથી આપણે શોધી શકીએ કે પહેલા β૦r' નુ મૂલ્ય શું છે તેથી β૦r શુ છે જો તમે β૦r કરો કારણ કે 300 MHz માટેનો λ૦ એક મીટર છે અને ૦r એ 2πr1m થશે તેથી 2Π×1000 તેથી તે 360000 ડિગ્રી હશે જ્યારે β૦r' એ 2Π×1000 તેથી તે આ ખૂણા જોશે જોકે બિંદુ ફક્ત એક કિલોમીટરના અંતરે છે તેઓ ફક્ત 50 સેન્ટિમીટર દૂર છે પરંતુ ખૂણા મુજબ તેનો અર્થ એ કે જ્યારે આપણે ફેઝની ગણતરી કરી રહ્યા છીએ ત્યારે તે સંપૂર્ણપણે ફેઝની બહાર છે તેથી જો આપણે આ બંનેને સુપરપોઝ કરીએ તેનો અર્થ એ કે જો આ બે ફેઝ ઉમેરવામાં આવશે તો તે નલ ફેઝ અથવા ઝીરો ફેઝ હશે તેથી જ આપણે તેને અહીં મૂકી શકતા નથી અહી બધા r' સમાન છે પરંતુ આપણે કંપનવિસ્તારના ભાગમાં આ કરી શકીએ છીએ કારણ કે તે છેદના કંપનવિસ્તારના ભાગમાં આવે છે તેથી ત્યાં કરી શકાઈ છે તેથી અહીં ફેઝના ભાગમાં આપણે r' કરીશું જેમ કે મે કહ્યું તે મુજબ હું અહીં બતાવેલ વસ્તુની ભૂમિતિ પરથી લખી શકું છું આપણે લખી શકીએ કે r' એ r Z'cosθ છે તેથી જો આપણે dEમાં અવેજી કરીએ તો તત્વ પ્રવાહના લીધે ક્ષેત્ર jη૦β૦ થશે તેથી કુલ વિદ્યુતીય ક્ષેત્ર બીજું કઈ નહી પરંતુ બધા જ જુદા જુદા કદના પ્રવાહ તત્વમાંથી વિદ્યુતીય ક્ષેત્રની સુપરપોઝીશન એ Z' l2 અને તેની સાથે તે dEθ થશે તેથી જો હું આ સંકલન કરું તો તે Z' થશે હવે અહીં ફક્ત એ બાબત છે કે તે dZ'નું સંકલન છે તો સંકલન ચલ Z' છે તેથી આ પદ અને આ પદ હાજર રહેશે અન્ય બધા પદ નીકળી જશે અને આ Iz' ની કિંમત પ્રવાહ વિતરણમાં મુકવી પડશે તેથી આપણે પહેલાથી જ પ્રવાહ વિતરણ લખ્યું છે હવે આપણે તે મૂકીશું અને આપણે Eθની કિમત મેળવીશું હવે પ્રથમ સંકલનમાં આ Z' ઋણ છે આ પણ ઋણ છે આપણે આ લીમીટlimitsસીમાને બદલી શકીએ છીએ અને તેથી જયારે આપણે અહી લીમીટ બદલીશું ત્યારે આખી વસ્તુ ઋણ તરીકે લખી શકીએ છીએ તેથી હવે તમે નોંધ કરી શકો છો કે આ બીજું કઈ નહિ પરંતુ આપણે આ ejθ e zθ ને બદલી શકીએ છીએ તેથી cos પદ વધારાનું આવશે તેથી આપણે કુલ દૂરના વિદ્યુતીય ક્ષેત્રને j તરીકે લખી શકીએ છીએ તેથી આ જો આપણે સંકલન કરીએ તો આપણને આ મળશે અહીં તમે જોશો કે આ પદમાં કોઈ θ વિવિધતા નથી બધી θ વિવિધતા અહી છે તેથી આપણે આ આખા પદને θનુ ફંક્શન કહીશું તો ચાલો હું લખુ કે θ એ cos ૦l2 cos cos ૦l2 sin છે તેથી હવે આપણે લખી શકીએ કે તે લાંબા ડાયપોલનું દૂરનુ ક્ષેત્ર શું છે તો તે E છે એનો અર્થ એ કે તે θ સંબંધિત ક્ષેત્ર છે જ્યાં E એ શુ છે તો E એ સમય ક્ષેત્ર છે તેથી જો આપણે આ મૂલ્ય મુકીએ η૦ એ ખાલી જગ્યાનો આંતરિક અવરોધ છે જે 120π2π છે તેથી આને આપણે E j×60 Ime j૦rr Fθ લખી શકીએ તો આ આપણને વિદ્યુતીય ક્ષેત્ર મળે છે હવે દૂરના ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર શું હશે તે આપણે જાણીએ છીએ ચુંબકીય ક્ષેત્ર ϕ દ્વારા નિર્દેશિત કરવામાં આવશે અને તે દૂરના ક્ષેત્રમાં છે આપણે તેને સમાન રૂપમાં લખી શકીએ છીએ અને તે વેક્ટરvectorસદિશ પદ છે તેથી તે Hϕ H a છે અને તે E૦ a ના બરાબર છે તેથી તમામ થીટા વિવિધતા અહીં છે એનો અર્થ એ કે જો આપણે એ શોધવું હોય કે પેટર્ન શું છે કારણ કે આ એક અચળ પદ છે તેથી પેટર્ન Fθ પર આધારિત હશે હવે આ ડાયપોલ માટે ખરેખર તમે લંબાઈ પસંદ કરી શકો છો તેથી જો આપણે લંબાઈની લોકપ્રિય પસંદગી પસંદ કરીશું તો l એ ૦2 છે λ૦ એ ઓપરેટિંગ આવૃત્તિની તરંગ લંબાઈ છે તેથી જો આપણે તે પસંદ કરીએ તો તેને હાફ વે ડાયપોલ કહેવામાં આવે છે તેથી ઉપલા ધ્રુવ ૦4 છે અને નીચલા ધ્રુવ ૦4 છે એન્ટેના ડાયપોલની કુલ લંબાઈ એ અડધી તરંગ છે તેથી તેને અર્ધ તરંગ ડાયપોલ કહેવામાં આવે છે આ અર્ધ તરંગ ડાયપોલ માટે આપણું Fθ ક્યાં છે તેથી આ Fθ cos sin એ હાફ વે તરંગ માટે છે હવે આપણે જોઈશું કે આ Fθ નુ મહત્તમ કેટલુ છે તે કઈ દિશામાં મહત્તમ છે તમે શોધી શકો છો કે ક્યા થીટાθ માટે તે મહતમ છે અને મહતમ કેવી રીતે શોધવું તે બહાર આવશે આ થીટાθ 90 ડિગ્રી છે આનો અર્થ એ છે કે તમે અહીં આ દૃશ્ય ગ્રાફમાં જોયું છે કે થીટા શુ છે તો આ ખૂણો થીટાθ છે તેથી 90 ડિગ્રી એટલે કે બ્રોડ સાઇડ દિશાbroad side directionપહોળી બાજુની દિશા જેને એન્ટેના કહેવામાં આવે છે લોકો તેને બ્રોડ સાઈડ કહે છે આનો અર્થ એ કે આ ડાયપોલની લંબાઈ છે અને બ્રોડ સાઈડ તે 90 ડિગ્રી છે અને તે મહત્તમ છે અને તેનુ મુલ્ય મુકવાથી આ પદ 90 ડિગ્રી પર 0 થાય છે કારણ કે cos૦ એ 1 છે અને આ sin90 એ 1 છે તેથી Fθ એ 1 છે તેનો અર્થ એ કે F1 છે અને તેથી અર્ધ તરંગ ડાયપોલ માટે મહત્તમ મૂલ્ય કેટલું છે અહી આપણે પહેલેથી E શોધી કાઢયું છે તેથી જો Fθ એ 1 બને છે તો આપણું Emax શું હશે તે 60Imr છે તો Im શું છે તે મહત્તમ પ્રવાહ છે તેથી ચાલો હવે આ Fθ જોઈએ જો આપણે આ થીટાθ શું છે તે મુકીએ તો આપણે પેટર્ન મેળવીશું તેથી જો આપણી પાસે 2 છે તો પછી આ 2 દ્વારા તમે જુઓ છો કે આપણી પાસે કંઈક સમાન પેટર્ન છે અને કૃપા કરીને નોંધો કે સંપૂર્ણ E ક્ષેત્રના સુત્રમાં ϕ સાથે કોઈ વિવિધતા નથી એનો અર્થ એ કે અઝીમુથલ દિશામાં તે એક ગોળાકાર પેટર્ન હશે એલિવેશન પેટર્નમાં આપણી પાસે આ છે જેને 2 કહેવામાં આવે છે જો આપણે lλ લઈએ તો વસ્તુ આની જેમ છે જો આપણે l3λ2 લઈએ તો તમે જોશો કે પેટર્ન વિવિધ લોબ્સમાં વિભાજીત થશે ત્યાં આ 2ના કિસ્સામાં કુલ 6 લોબ્સ છે હવે આપણે રેડીયેશન અવરોધ શું છે તેની ગણતરી કરવી પડશે કારણ કે આપણે કહ્યું હતું કે મોટું એન્ટેના આપણને મોટા રેડિયેશન અવરોધ આપશે અને તે શોધવા માટે આપણે પહેલા કેટલો પાવર વિકિરણ થાય છે તે શોધવું પડશે તો સમય સરેરાશ કેટલો છે પાવર પોઇંટિંગ વેક્ટર કે જે Sav હશે અને આપણે જાણીએ છીએ કે અડધો વાસ્તવિક EH છે અને તે હવામાં જાય છે આપણે પહેલાથી જ સાબિત કર્યુ છે કે આ કોઈપણ એન્ટેના માટે સાચું છે તેથી અહીં આપણે આ શું છે તે શોધીશું અને આપણે પહેલાથી જ E અને H શોધી લીધું છે તેથી તે 12E2૦ થશે તેથી જો હવે આપણે આ E ની કિમત મૂકીએ તો આ 4 77Im2r2 F2ar થશે હવે જો હું કુલ રેડીયેટીંગ પાવર શુ છે તે શોધવા માંગું છું આ પોઇંટિંગ વેક્ટર એ ઘનતા માટે છે તેથી આપણે તેને એક કાલ્પનિક બંધ ગોળાકાર સપાટી પર સંકલન કરવું પડશે તેથી Pr છે કે જે આપણે કેવી રીતે કરવું તે પહેલેથી જ જોઈ લીધું છે એક એલીમેન્ટલ ક્ષેત્રમાં ગોળાકાર વસ્તુ r2sin dθ dϕ છે તેથી જો હું તે કરીશ તો આપણે ૦Im24π θ૦F2sin dθ dϕ મેળવીશું આપણે શીખ્યા છીએ કે sin dθ dϕ એ પહેલેથી 2Π છે અને આ 30Im2 W છે હવે આગળ સંકલન શક્ય નથી પરંતુ તેથી તમારે અહીં મૂકવું પડશે કારણ કે આપણે લંબાઈનું મૂલ્ય પહેલેથી જ જોયું છે તેથી જો આપણે કેટલીક જગ્યાએ નિષ્ણાત હોઈએ તો તે મૂલ્ય આપે છે તેથી હાફ વે ડાયપોલ માટે જો આપણે l2 હોઈ અને આપણે આ સંકલન કરીએ θ૦F2θ sin dθ નુ સંકલન થઇ શકે અને આપણે આ કિમત મેળવીશું તેથી જો આપણે તે મૂકીએ તો Pr એ 36 5Im2 બને છે હવે રેડીયેશન અવરોધની વ્યાખ્યા શું છે કુલ વિકિરણ પાવર એ રેડીયેશન અવરોધ અને Irms2 નો ગુણાકાર છે હવે આપણે શોધવુ પડશે કે Irms2 શું છે આપણે હાફ વે ડાયપોલ માટે જાણીએ છીએ કે ઇનપુટ ટર્મિનલ પર શું છે ઇનપુટ ટર્મિનલ પર પ્રવાહ શું હતો તે મને જણાવો એનો અર્થ એ કે આપણે IZના કોઈપણ સૂત્રમાં z0 મૂકવું પડશે અને જો આપણે તે કરીશું તો તમે જોશો કે તે મૂળભૂત રીતે Imsin ૦ l2 છે તેથી તે બીજું કઈ નહિ પરંતુ Im છે કારણ કે I એ ૦2 છે તેથી આ 2Π છે તેથી આપણે જોશું કે sin 2 જોશું તેથી તે Im છે તેનો અર્થ એ કે Im એ આપણું મહત્તમ મૂલ્ય છે અને તેથી આનું rms મૂલ્ય શું છે તેથી IrmsIm 2 બનશે તેથી આપણે લખી શકીએ કે Pr73 Irms2 તેથી તે રેડોયેશન અવરોધ શુ છે તે બતાવે છે હાફ વે ડાયપોલનો રેડીયેશન અવરોધ 73Ωઓહમ છે જ્યારે અગાઉના કિસ્સાઓમાં આપણે પ્રવાહ તત્વો માટે જોયું હતું કે આપણે વિવિધ આવૃત્તિ માટે વિવિધ બાબતોની ગણતરી કરી હતી તે કઈક મિલિઓહમ વગેરે હતી અને 73Ω એ એકદમ વિશાળ છે તેનો અર્થ એ કે ખૂબ સારી માત્રામાં રેડીયેશન થઈ રહ્યું છે જો આપણે ૦2નુ કદ લઈએ તો હાફ વે ડાયપોલ એક સારો એન્ટેના છે જ્યાં સુધી ત્યાં રેડીયેશન છે ત્યાં સુધી તે સારી માત્રામાં પાવર પ્રદાન કરી શકે છે આપણે તેના અન્ય ગુણધર્મો શુ છે તે આવતા લેક્ચરમાં જોઈશું